આપેલ પ્રથમ ઓર્ડર RC સર્કિટમાં સાઇન્યુસોઇડલ સિગ્નલ પર રેખીય પ્રણાલીનો સાઇનુંસોઇડલ અને કેટલાક V p નું એપ્લિટ્યુડ છે તેથી આ સામાન્ય સ્વરૂપ છે જેનો આપણે ઉપયોગ કરીશું તેથી ઉદાહરણ તરીકે sin ω t ઇનપુટ છે આપણે હજી પણ વિચારીશું કે તેમાં V p cos ω t 5 બાય 2 છે તે અનૌપચારિકતા બતાવે છે પછી આપણે જોશું કે ઘણા બધા શોર્ટ કટ છે જેનો ઉપયોગ આપણે કરશું આપણે આ બધા સ્ટેપમાંથી પસાર થસું નહીં જે આપણે ત્યાં એક્સ્પોનેંસિયલ મૂક્યા હતા અને પછી તે બધી વસ્તુઓ કરી તેથી સામાન્ય રીતે આપણે સાથે લાવ્યા હતા કે જો આ આપવામાં આવે છે જો કે આપણે R C સર્કિટ એક રેખિય પ્રણાલીનું ઉદાહરણ લીધું છે જે વાસ્તવિક ગુણાંક સાથે રેખીય પ્રણાલીમાં વાસ્તવિક ગુણાંક સાથે અમુક આઉટપુટ મળશે હું તેને માત્ર V p cos ω t 5 નો રિસ્પોન્સ કહું છું અને જો હું અહીં નિશાની કરતો હોત તો મને બીજું કંઈક મળશે જે V p sine ω t 5 નો રિસ્પોન્સ છે આપણે ફોર્સ રિસ્પોન્સ વિશે જાણીએ છીએ હું જે રીતે કહું છું તે ફક્ત ફોર્સ રિસ્પોન્સ અહીં સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ માટે વાત કરી રહ્યા છીએ જે V p sin ω t 5 નો ફોર્સ રિસ્પોન્સ છે આ કિસ્સામાં આપણે આ બે ઇનપુટ્સને સુપરપોઝ કરવા શું કરી શકીએ કે આને 1 સાથે અને આને j દ્વારા ગુણાકાર કરીએ જે 1 નું વર્ગમૂળ છે અને જ્યારે આપણે તે કરીએ છીએ ત્યારે મારું ઇનપુટ V p એક્સ્પોનેંસિયલ jωt 5 બને છે અને તે ખરેખર છે જે વાસ્તવિક પ્રગતિ સાથે આ જ રેખીય પ્રણાલીમાં જાય છે સ્પષ્ટપણે હવે જ્યાં સુધી ફોર્સ રિસ્પોન્સની વાત છે ત્યાં સુધી સુપર પોઝિશનની રેખીય સિસ્ટમ છે તેથી આ રિસ્પોન્સ × j તે × 1 આવું કરવા માટેનું કારણ એ છે કે એક્સ્પોનેંસિયલ ઇનપુટ માટે ફોર્સ રિસ્પોન્સની ગણતરી કરવી ખૂબ જ સરળ છે આપણે તે પહેલેથી જ d1 જે એક્સ્પોનેંસિયલ ઇનપુટ માટે ફોર્સ રિસ્પોન્સ શું છે તે સમાન એક્સ્પોનેંસિયલ ઇનપુટ છે તે જ સંખ્યા છે જે અમુક સંખ્યા દ્વારા માપવામાં આવેલ સમાન એક્સ્પોનેંસિયલ છે અને તે સંખ્યા સર્કિટમાંના સર્કિટના ઘટકો પર આધારિત છે તેથી મુદ્દો એ છે કે આ ગણતરી કરવી સરળ છે તેથી આપણે તે કરીએ છીએ પરંતુ આપણને ખરેખર રસ છે તે V p × ω cos ω t 5 નો રિસ્પોન્સ છે જે આપણે સિગ્નલ આપીએ છીએ હવે રેખીય સિસ્ટમમાં ફક્ત વાસ્તવિક ગુણાંક હોય છે તેના કારણે જ એકમાત્ર ફેઝ જે તમને મળસે જે 1 નું વર્ગમૂળ અથવા j જે સમગ્ર ચિત્ર નો કાલ્પનિક ભાગ છે કારણ કે તમે તેનો અહીં ગુણાકાર કર્યો છે તેથી આમાં પાછા જવા માટે તમે વાસ્તવિક ભાગ લો તેથી ઘણાં વિશ્લેષણ આના પર આધારિત છે હકીકતમાં થોડા સમય પછી તે એકદમ સામાન્ય છે ખાસ કરીને સંદેશાવ્યવહાર પ્રણાલીઓમાં અને તેથી માત્ર આ જટિલ એક્સ્પોનેંસિયલમાં જ વાત કરવી એક્સ્પોનેંસિયલ ભૂમિતિમાં વાત કરવા માટે અહીં કોસ અને સાઇન નહી કરો પરંતુ તમારે સમજવું જોઈએ કે તેનો અર્થ શું છે આપણે ખરેખર શું કરીએ છીએ અહીં જે ગણતરી કરી એ V p × cos ω t 5 નો રિસ્પોન્સ છે અને તે V p એક્સ્પોનેંસિયલ j ω t 5 ના રિસ્પોન્સ ની ગણતરી કરીને મેળવી શકાય છે અને આ વાસ્તવિક ભાગનું કારણ લઈને થસે જે ચાલસે કારણ કે રેખીય પ્રણાલીમાં વાસ્તવિક ગુણાંક છે આપણી પાસે જટિલ ગુણાંક હતા જે વસ્તુઓ મિશ્રિત થઈ શકે છે ત્યાં ખરેખર એવી સિસ્ટમો છે જેમાં આપણે બિલકુલ નહીં જઈએ પરંતુ તેથી આ j જે 1 નું વર્ગમૂળ છે મારા રિસ્પોન્સનો પ્રકાર બે વસ્તુઓને અલગ રાખે છે તમે તેમને એક એક્સ્પોનેંસિયલમાં જોડી શકો છો પરંતુ હજી પણ વાસ્તવિક અને કાલ્પનિક ભાગો તરીકે અલગ છે ચોક્કસ સર્કિટ માટે આપણને શું મળ્યું જો હું Vs અહીં લાગુ કરું તો મને કઈક રિસ્પોન્સ મળશે તેથી જો Vs એ V p એક્સ્પોનેંસિયલ st હતો તો ફોર્સ રિસ્પોન્સ જે હતો તે શું હતું તેથી સ્પષ્ટપણે V p એક્સ્પોનેંસિયલ j ω t 5 જે V p એક્સ્પોનેંસિયલ j 5 એક્સ્પોનેંસિયલ j ω t જેવું જ છે તેથી આ આખી વસ્તુ એક્સ્પોનેંસિયલ j ω t ના ગુણાકારમાં છે તેથી આ ભાગ આના જેવો છે તેથી હવે રિસ્પોન્સ શું છે V p એક્સ્પોનેંસિયલ j 5 1 j ω CR એક્સ્પોનેંસિયલ j ω t અથવા હું આ બે વસ્તુઓને કોઈપણ રીતે એકસાથે મૂકી શકું છું જે V p એક્સ્પોનેંસિયલ j ω t 5 પણ છે જે મૂળ રીતે એક્સ્પોનેંસિયલને જટિલ સંખ્યાના સરવાળા દ્વારા વિભાજિત થાય છે છેલ્લે V p cos ω t 5 આ રિસ્પોન્સ નો વાસ્તવિક ભાગ શું છે અને તે કરવા માટેની ઘણી રીતો શું છે તે સૌ પ્રથમ જુઓ કે આપણે જટિલ સંખ્યાઓ સાથે જોડાયેલી ગણતરીઓમાં પહેલાથી જ ખૂબ આરામદાયક છીએ ત્યાં જટિલ સંખ્યાઓના બે સ્વરૂપો છે આ રેક્ટેંગ્યુલર સ્વરૂપ તરીકે ઓળખાય છે જ્યાં તમે જટિલ સંખ્યાના x અને y કોઓર્ડિનેટ્સ અથવા પોલાર સ્વરૂપ તરીકે આપો છો જે અહીં એમ્પ્લિટ્યુડ અને આરગ્યુંમેંટ અથવા ખૂણા હોવા જોઈએ હવે બંને રજૂઆતો સ્પષ્ટ રીતે ઉપયોગી કહે છે કે જટિલ સંખ્યાઓ ઉમેરવા માટે આ નોડ અનુકૂળ છે આ જટિલ સંખ્યાઓને ગુણાકાર કરવા માટે વધુ અનુકૂળ છે તેથી જો હું આનો ઉપયોગ અહીં કરું છું તો મારી પાસે 1 બાય 1 j ω C R છે આનું એમ્પ્લિટ્યુડ શું છે કે જે એમ્પ્લિટ્યુડ છે અને આરગ્યુંમેંટ - ટેન ઇનવર્સ ω C R છે તેથી તે કરવાની ઘણી તસવીરો અથવા તમે તર્કસંગત છો જેથી તમને વાસ્તવિક છેદ મળે અને પછી એક જટિલ અંશ અને તેથી વધુ તેથી છેવટે આનો રિસ્પોન્સ એક Vp બાય 1 ω C R નું વર્ગમૂળ અને cos ઓફ ω t 5 - ટેન ઇનવર્સ ω C R છે આમ તમે રેખીય પ્રણાલીમાં સાઇનુંસોઇડલ આપો છો જે તમને મળે છે એ સમાન ફ્રિક્વન્સીનું સાઈનુંસોઈડલ છે એમ્પ્લિટ્યુડ બદલાશે અને ફેઝ પણ બદલાશે એમ્પ્લિટ્યુડ કેટલો બદલાશે અને ફેઝ કેટલો બદલાશે તે સર્કિટ પર આધાર રાખે છે તેથી આ ફેઝના બદલાવની માત્રા છે અને આ પરિબળ છે જેના દ્વારા એમ્પ્લિટ્યુડ બદલાય છે જેથી તે સ્પષ્ટ રીતે સર્કિટ તેમજ ફ્રિક્વન્સી પર આધાર રાખે છે તેથી જ્યારે તમારી પાસે ચિત્રમાં કેપેસીટર ધરાવો છો ત્યારે તમારી પાસે ફ્રીક્વન્સી સિલેક્ટિવ સર્કિટ્સ હોય છે જે સર્કિટ વિવિધ ફ્રીક્વન્સીઝ પર અલગ રીતે વર્તે છે સ્પષ્ટપણે તમે આ અભિવ્યક્તિથી જ જોઈ શકો છો કે જો ω ખૂબ મોટું હોય તો આઉટપુટનું એમ્પ્લિટ્યુડ ખૂબ નાનું હશે અને જો ω ખૂબ નાનું હોય તો એમ્પ્લિટ્યુડ ઇનપુટ જેવું જ છે અને 1 બાય R C ની સરખામણીમાં ખૂબ નાનું છે તેથી જો ω C R એ 1 કરતા ઘણું નાનું હોય તો આઉટપુટ એમ્પ્લિટ્યુડ V p એ 1 કરતાં ઘણું વધારે છે જે તેના ω ના વ્યસ્ત પ્રમાણમાં છે તેથી આપણે આ બાબતોને પાછળથી જોઈશું જ્યારે આપણે સાઈનુસોઈડલનો અભ્યાસ અને વધુ વિગતવાર પ્રતિભાવની ચર્ચા કરીશું આને સાઈનુંસોઈડલ સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે મારો મતલબ છે કે તે સાઈનુંસોઈડલ ઇનપુટ માટે સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ છે